આપણે નોડલ વિશ્લેષણ જોયું જે સામાન્ય રીતે સર્કિટનું વિશ્લેષણ કરવાની રીત છે અને તે કોઈપણ સાઈઝની સર્કિટ્સનું માપન હોઈ શકે છે તે સર્કિટ માટેના સમીકરણને વ્યવસ્થિત રીતે લખવાની એક રીત છે તેથી તે મેટ્રિક્સ વ્યુત્ક્રમ દ્વારા ઉકેલી શકાય હવે સર્કિટના નોડ્સ પર KCL થી શરૂ કરવાને બદલે તમે લૂપની આસપાસ KVL થી પણ શરૂ કરી શકો છો હવે નોડથી અલગ લૂપ્સ વિસંગત છે એટલે કે તમે સમાન સર્કિટ લઈ શકો અને લૂપ્સના બે અલગ અલગ સેટ અથવા લૂપ્સના ઘણાં બધાં સેટ પર આવી શકો છો જે બધા સ્વતંત્ર છે પરંતુ એક બીજાથી અલગ છે તેથી લૂપ વિશ્લેષણના ચોક્કસ પ્રકારને જે જોવામાં આવશે તે માત્ર સર્કિટના એક ભાગને લાગુ પડે છે તે તમામ સર્કિટ પર સાર્વત્રિક રીતે લાગુ પડતું નથી અને તેને મેશ વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે તે મૂળભૂત રીતે પ્લેનર સર્કિટ તરીકે ઓળખાતા લૂપ વિશ્લેષણના પ્રકારો છે જેમ મેં અગાઉ કહ્યું તેમ ચાલો હું એક સર્કિટ લઈશ અને તમને બતાવીશ કે કિર્ચોફનાં વોલ્ટેજનો નિયમ લખવા માટે એકથી વધુ વિવિધ લૂપ્સ કેવી રીતે પસંદ કરી શકાય તેથી ચાલો કહીએ કે આ સર્કિટનો ગ્રાફ છે એટલે કે આ ચાર બિંદુઓ દરેક એક નોડ છે અને આ શાખામાં બે છેડાના પદ છે તો ચાલો હવે કહીએ કે હું આ લૂપ તે લૂપ અને આ લૂપ પસંદ કરી શકું છું વૈકલ્પિક રીતે આપણે આ લૂપ આ લૂપ અને આ બધું પણ પસંદ કરી શકીએ છીએ તેથી આપણે આ સર્કિટ માટે ત્રણ લૂપ સમીકરણ લખવાની જરૂર છે તેમ કરવાની આ બે સંભવિત રીતો છે ત્યાં બીજી રીતો પણ છે અને આપેલી છે તે જોતાં અમુક વિસંગતતા છે હવે આ મેશ વિશ્લેષણ તે વિસંગતતાને દૂર કરે છે તે માત્ર અનુકૂળતા માટે છે સામાન્ય રીતે આપણે કોઈપણ સર્કિટ માટે લૂપ વિશ્લેષણ કરી શકીએ છીએ પરંતુ કેટલાક કારણોસર પહેલાં તો નોડલ વિશ્લેષણ વધુ પસંદ કરવામાં આવે છે અને આ બધી વિસંગતતાઓને કારણે લૂપ વિશ્લેષણ જટિલ લાગે છે હું તેનાં પર કામ કરીશ નહીં હું ફક્ત મેશ વિશ્લેષણ વિશે વાત કરીશ હવે પ્લેનર સર્કિટ્સ શું છે જ્યાં આપણે ફક્ત તેની સર્કિટ મૂકીએ છીએ જે કાગળ જેવા પ્લેન પર દોરી શકાય છે અથવા આ સ્પષ્ટ છે કે હું શાખાઓ ક્રોસ કર્યા વિના દોરું છું દાખલા તરીકે આ ચોક્કસ ગ્રાફ તમે જુઓ છો કે બે નોડ શાખાઓ એકબીજાને ક્રોસ કરી રહી છે તેથી આ સ્પષ્ટપણે પ્લેનર સર્કિટ છે હવે અહીં મુખ્ય શબ્દ એ છે કે સર્કિટ કે જે આવી રીતે દોરી શકાય દાખલા તરીકે તમે સર્કિટને કેવી રીતે દોરો છો તેમ નહીં ઉત્તમ ઉદાહરણ તરીકે અહીં આ બે શાખાઓ એકબીજાને ક્રોસ કરતી હોય તેવું લાગે છે પરંતુ મારે ત્યાં તેવી રીતે દોરવું પડશે નહીં હું તેને તેવી રીતે દોરી શકું તેથી આ પણ એક પ્લેનર સર્કિટ પરંતુ હવે દાખલા તરીકે આ સર્કિટ લો અત્યાર સુધી આ પ્લેનર છે ચાલો કહીએ કે આ નોડ થી આ નોડ સાથે એક શાખાને જોડો તમે સહેલાઈથી જોઈ શકો છો તેમ છતાં હું તેને દોરીશ તેને બીજી શાખા ક્રોસ કરવી પડશે તેથી આ ચોક્કસપણે પ્લેનર નથી તેથી હું જે મેશ વિશ્લેષણનું વર્ણન કરવા જઈ રહ્યો છું તે ફક્ત આ પ્રકારની સર્કિટને લાગુ પડશે તેના વિશે વિચારવાની બીજી રીત એ છે કે પ્લેનર સર્કિટ એ દેશના પ્રાદેશિક નકશા જેવું છે જે પ્લેન પર દોરી શકાય છે અને તમારી પાસે એકબીજાને પાર કરતી સીમાઓ નથી આપણી પાસે આ છે આ એક નકશા જેવું છે ચાલો કહીએ કે આ એક દેશ છે અને તમે વિચારો કે તે ત્રણ અલગ અલગ રાજ્યો ધરાવે છે અને કોઈપણ શાખા આમાંથી બે પ્રદેશો અથવા આમાંથી બે રાજ્યો માટે સામાન્ય હશે તેથી મેશ એ પ્લેનર સર્કિટમાં એક લૂપ છે જે અન્ય કોઈપણ લૂપ્સ વડે ઘેરાયેલ નથી ઉદાહરણ તરીકે આ એક મેશ છે જે આ એક આ એક અને તે એક તેમ ત્રણ શાખાઓ સાથે સુસંગત છે જ્યારે આ મેશ નથી કારણ કે આ લૂપની અંદર તમારી પાસે બીજો લૂપ છે તેથી તે મેશ નથી મૂળભૂત રીતે તે શાખાઓ દ્વારા ઘેરાયેલ લૂપ છે પરંતુ તેની અંદર અન્ય કોઈ શાખાઓ કે કોઈ અન્ય લૂપ ન હોવા જોઈએ તેથી તમે પ્લેનર સર્કિટને દેશના નકશા તરીકે વિચારી શકો છો અને દરેક મેશ દેશનાં એક રાજ્ય તરીકે હોય છે હવે આ વ્યાખ્યાઓ સાથે તમે જુઓ કે દરેક શાખા બે મેશ સાથેની છે સર્કિટને ફરીથી દોરીએ ચાલો પહેલા મેશને ઓળખીએ જ્યારે તમારી પાસે મેશ હોય ત્યાં કોઈ વિસંગતતા બિલકુલ નથી ત્યાં મેશને ઓળખવાનો એક જ રસ્તો છે તે તેના ફાયદા છે મારો મતલબ એ તેની સરળતા છે તેથી જ હું તેની સાથે કામ કરવા જઈ રહ્યો છું હવે મેં કહ્યું તેમ લૂપ વિશ્લેષણ સામાન્ય રીતે કરી શકાય છે પરંતુ હું આ કોર્સમાં તે કરીશ નહીં તેથી અહીં ત્રણ મેશ છે અને દાખલા તરીકે તમે જોઈ શકો છો આ બહારની શાખાઓ વડે માત્ર એક જ મેશ છે દાખલા તરીકે આ શાખા ફક્ત તે મેશની છે આ શાખા ફક્ત તેની જ છે આ શાખા ફક્ત તેની જ છે હવે તમારી પાસે આ શાખા છે જે આ ચોક્કસ શાખા માટે સામાન્ય છે તે આ મેશ અને તે મેશ માટે સમાન છે તેવી જ રીતે આ એક આ અને તે માટે સમાન છે તેથી દરેક શાખા એક જ મેશની હોય છે જો તે ફરતી બાજુએ હોય તો તે બે મેશ પર હોય તે બે મેશ વચ્ચેની સીમા પર હોય હવે એક વાર તમે સર્કિટ દોરો પછી મેશની અસંગતતા ઓળખો તમે જોશો કે દરેક ક્ષેત્ર શાખાઓના લૂપ દ્વારા ઘેરાયેલ છે અને તે મેશ છે અને અલબત્ત તમે ખાતરી કરો કે આ લૂપની અંદર બીજું કોઈ લૂપ નથી પરંતુ સમાન સર્કિટ અલગ અલગ રીતે દોરી શકાય છે તેથી તે હજી પણ તમને અસંગતતા આપે છે પરંતુ એકવાર તમે સર્કિટ દોરો પછી મેશ વિશે કોઈ અસંગતતા નથી મારો મતલબ એ છે કે હું એક જ સર્કિટને બે અલગ અલગ રીતે દોરું અને શાખાઓને પણ ઓળખું ચાલો હું આને 1 2 3 4 5 અને 6 પણ નામ આપું અને તમે જોશો કે સમાન સર્કિટ લખી શકાય છે તેને સમાન નંબર છે હવે આ 5 છે અને તે 6 છે અહીં મેશ તરીકે પ્રદેશો છે આ નોડ કોઈ અન્ય લૂપ્સ ધરાવે છે તેથી ત્યાં શાખાઓમાં ત્રણ સુસંગતતા છે 1 5 અને 4 માં આ છે પછી 2 5 અને 3 તે છે અને 4 3 અને 6 તે છે અને આમાં જો મેશને ઓળખો તો તે આ રીતે છે અને હવે આ મેશમાં 1 2 અને 6 4 6 અને 3 અને 2 5 અને 3 શાખાઓ હશે તેથી અલબત્ત ત્યાં વિવિધ પગલાં છે તમે આ અથવા તેનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરો તમને સમાન જવાબો મળશે પરંતુ તમે સર્કિટમાં ઉપયોગમાં લીધેલા મધ્યવર્તી ચલો અલગ હશે તેથી તમારે ધારવું પડશે કે તમને કોઈ રીતે સર્કિટ આપવામાં આવી છે પ્લેનર સર્કિટ તરીકે પહેલેથી જ યોગ્ય રીતે દોરેલી છે અને તેમાંથી તમે કંઈપણ બદલ્યા વિના મેશને ઓળખો છો તે પ્લેનર સર્કિટ અને મેશની વ્યાખ્યા છે તેથી ચલ તરીકે મેશ કરંટનો ઉપયોગ કરી નોડલ વિશ્લેષણ સાથે જ્યાં નોડ વોલ્ટેજ ચલ તરીકે હતો અને તેના માટે ઉકેલો મેશ એનાલિસિસમાં આપણે મેશ કરંટનો ચલ તરીકે ઉપયોગ કરીશું અને તે ચલ માટે ઉકેલો તેમાંથી આપણે અન્ય તમામ કરંટ અને શાખાઓ મેળવી શકીએ છીએ આપણે પદ સંબંધોનો ઉપયોગ કરીને તમામ શાખાઓમાં અને તે વોલ્ટેજમાંથી તમામ શાખાઓમાં કરંટ મેળવી શકીશું